તેથી ફરીથી આ આકૃતિ પર આવો તેથી આ ખરેખર સ્ટેડી સ્ટેટ એરરsteady state errorસ્થિર સ્થિતિ ત્રુટી અને 0 0235 હર્ટ્ઝની બાદબાકી છે કહો કે જો તમે સિમ્યુલેશન કરો છો તો તે નોન રીહિટ ટર્બાઇન માટે આવું આવી રહ્યું છે નોન રીહિટ ટર્બાઇન મેં તમને તે નોન રીહિટ ટર્બાઇનના કિસ્સામાં કહ્યું હતું પછી આ બ્લોક ડાયાગ્રામ પરથી તમે આ પદને ફક્ત એક જ વાર છોડો છો અને અચળ ત્યાં રહેશે તમે આ પદને છોડો છો ફક્ત નોન રીહીટ ટર્બાઇન માટે આ પદને છોડી દેવુ જોઈએ મારો મતલબ કે આ પદ તે કિસ્સામાં ન હોવુ જોઈએ 𝐾𝑟1 છે તેથી તે આ હશે તેનો અર્થ એ કે આ પદ અસ્તિત્વમાં નથી તેથી આ પદ ફક્ત તે જ કિસ્સામાં અસ્તિત્વમાં હશે કે જેને તમે સ્ટેટ કહો છો મેટ્રિક્સ A એ 3×3 નો હશે આ પદ ત્યાં હોવુ જોઈએ નહીં તેથી તમે સીધા જ તેને જોડો છો આ પદ નોન રીહિટ માટે ત્યાં ન હોવો જોઈએ કે જે મે તમને નોન રિહિટ ટર્બાઇન માટે અગાઉ પણ કહ્યું હતું તેથી તે કિસ્સામાં રિહિટ ટાઇપ માટે રિસ્પોન્સresponsesપ્રતિભાવ આના જેવા છે અને નોન રીહિટ પ્રકારની તુલનામાં પીક ફ્રીક્વન્સી ડેવીએસન થોડો વધારે હશે પરંતુ સ્ટેડી સ્ટેટ એરર સમાન રહેશે કારણ કે R અને 𝐾𝑝 મૂલ્યો બંને કિસ્સાઓ માટે સમાન છે અને તે સમાન રહેશે રીહિટ પ્રકાર માટે જનરેશન સેટલ થવા માટે થોડો વધારે સમય લેશે જે અનિયંત્રિત મોડ છે તેથી તે બરાબર 0 01 હોઈ શકતા નથી મેં તમને કહ્યું હતું કે તે થોડું ઓછું એટલે કે 0 0019 ઓછું હશે તેથી જ તમારું આ છે અને તે થોડો વધુ સમય લેશે કારણ કે તમારી પાસે રીહિટ સમય અચળ છે 10 સેકન્ડ થોડો ધીમો છે તેથી ડાયનેમિક પરફોર્મન્સ એ નોન રીહિટ પ્રકાર કરતા થોડું ધીમું છે વેલ બ્લેક નોન રીહિટ ટાઇપ છે પરંતુ આખરે તે MATLAB સિમ્યુલિંક દ્વારા પણ બરાબર 0 01 નહીં હોય જે પણ તમે ચકાસી શકો છો કે જેનો તમે ઉકેલ કર્યો છે તે 0 01 નથી તે થોડું ઓછું છે તેથી અનિયંત્રિત મોડ માટે ડાયનેમિક રિસ્પોન્સ u0 છે જે ઓપરેશનનો અનિયંત્રિત મોડ છે આ બાજુ સમય છે અને આ બાજુ ફ્રીક્વન્સી હર્ટ્ઝ છે અને આ જનરેટર પાવર પ્રતિ યુનિટ મેગાવોટમાં છે તેથી તે ડાયનેમિક પરફોર્મન્સ વિશેના કેટલાક વિચારો છે હું તમને ફક્ત આ કોર્સ માટે કોડ અથવા કંઇપણ લખવા માટે કહી રહ્યો નથી માત્ર આ કોર્સ માટે સામાન્ય વસ્તુઓ છે અને કોડ લખવાનો કોઈ પ્રશ્ન નથી તમારા પોતાના રસ માટે તમે MATLABમાં ચકાસી શકો છો કારણ કે હું દૃઢપણે માનું છું કે દરેક વ્યક્તિ આજકાલ MATLAB સિમુલિંક વસ્તુને જાણે છે આ પ્રકારની સિસ્ટમ માટે કોડ પણ સરળતાથી લખી શકાય છે પરંતુ તે કાર્યક્ષેત્રની બહાર છે અને કોઈપણ લેખન કોડનો ઉપયોગ કરીને પરિણામ ચકાસી શકે છે અને MATLAB સિમ્યુલિંક તમને મળશે કે બધા પરિણામો સરખા જ છે તેથી આગળ આપણે એક નાનું ઉદાહરણ લઈએ છીએ બસ તમારે આ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરવો પડશે તેથી સિસ્ટમમાં 4 સમાન 400 MVA જનરેટીંગ એકમોનો સમાવેશ થાય છે જે કુલ 1016 મેગાવોટનો લોડ ભરે છે દરેક એકમની ઇનાર્શીયા અચળ 5 સેકંડ છે અને કુલ લોડ 1000 મેગાવોટ છે આ 400 MVAના 4 સમાન જનરેટર છે અને દરેક એકમ માટે 400 MVA આધાર પર તમારો ઇનાર્શીયા અચળ 5 સેકંડ છે જ્યારે 16 મેગાવોટ દ્વારા લોડમાં અચાનક ઘટાડો થતો હોય ત્યારે આવર્તનના 1 ટકાના બદલાવ માટે લોડ 1 5 ટકા બદલાય છે તેથી શરૂઆતમાં કુલ લોડ 1016 મેગાવોટ છે પરંતુ ત્યાં અચાનક 16 મેગાવોટનો ઘટાડો થાય છે પછી તમારે જે કરવાનું છે તે એ છે કે તમારે 1600 MVA આધાર પર વ્યક્ત કરાયેલ અચળ H અને D સાથે સિસ્ટમ બ્લોક ડાયાગ્રામ મેળવવું પડશે બીજી બાબત ત્યાં સ્પીડ ગવર્નીંગ સિસ્ટમ નથી એમ માનીને આવર્તન વિચલન નક્કી કરવાની છે જો ત્યાં સ્પીડ ગવર્નીંગ સિસ્ટમ નથી તો તેનો અર્થ એ કે તમારે ΔPg0 લેવું પડશે આ તમારા મનમાં હોવું જોઈએ કે જ્યારે પણ તેઓ કહે છે કે ત્યાં સ્પીડ ગવર્નીંગ ક્રિયા નથી એટલે કે ΔPg શૂન્ય હશે તેથી જો તમે હવે આ જુઓ તો તે ઉકેલ કેવી રીતે કરશો તેથી 1600 MVA આધાર પર 4 એકમો માટેના Heq માટે 5 એ ઇનાર્શીયા અચળ છે જે H5 સેકન્ડ આપવામાં આવેલ છે અને ત્યાં 4 એકમ છે 400 MVAના 4 સરખા એકમો છે તેથી છે તેથી આપણે જે કરીએ છીએ તે ટાઇપ કરી રહ્યા છીએ કારણ કે તમને 1600 MVA આધાર શોધવાનું કહેવામાં આવે છે તેથી 1600 MVA આધાર દ્વારા વિભાજીત છે તેથી ખરેખર H એ 5 સેકંડ બનશે તેથી તે જેટલું છે તે 5ને સમકક્ષ છે હવે આવર્તનનો હમણાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો તમે કહો કે આ કિસ્સામાં અમે તમને 𝑓050 હર્ટ્ઝ પૂછ્યું છે તેથી હવે 𝑓050 હર્ટ્ઝ છે D 𝜕𝑃𝐿𝜕𝑓 છે હવે તે આપવામાં આવ્યું છે કે આવર્તનના 1 ટકા ફેરફાર માટે લોડ 1 5 ટકા બદલાય છે તેથી હવે ત્યાં અચાનક લોડમાં 16 મેગાવોટનો ઘટાડો થયો છે 16 મેગાવોટ એટલે શરૂઆતમાં તે 1016 હતી હવે તે 16 મેગાવોટ છે તેથી લોડ હવે 1016 16 છે તેથી તે 1000 મેગાવોટ છે તેથી જ લોડ 1 5 ટકા બદલાય છે તેનો અર્થ એ કે તે થશે ટકા રદ થશે જો તમે ત્યાં 1 5 ટકા અને 1 ટકા મૂકો તો અહી 100 આવશે અને છેદમાં પણ 100 આવશે તેથી તે ખરેખર રદ કરવામાં આવશે તેથી આ રીતે સીધા જ આપણે લખી રહ્યા છીએ તેથી જો તમે આને સરળ બનાવશો અને આ બધી વસ્તુઓનો ગુણાકાર કરો તો તે ખરેખર 30 MW પ્રતિ હર્ટ્ઝ આવે છે તે વાસ્તવિક એકમમાં છે કારણ કે આ 30 મેગાવોટ છે અને આ હર્ટ્ઝ છે હવે D30 MWHz છે અને બેઝનો ઉલ્લેખ અહીં 1600 MVA છે આ આધાર છે આનો અર્થ એ કે આ અંશ 30 મેગાવોટ છે તમારે તેને પ્રતિ યુનિટ મેગાવોટ બનાવવો પડશે તેથી આને 1600 દ્વારા વિભાજીત કરો તેથી તે હશે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો કારણ કે તે એક વાસ્તવિક એકમ છે આ ખરેખર મેગાવોટ છે આ ખરેખર મેગાવોટ છે પરંતુ આધાર 1600 છે તેથી આપણે તેને 1600 દ્વારા વિભાજીત કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે આ મેગાવોટ પ્રતિ યુનિટ મેગાવોટમાં રૂપાંતરિત થશે તેથી આ મૂલ્ય D પ્રતિ યુનિટ મેગાવોટ પ્રતિ હર્ટઝ છે પરંતુ કોઈપણ રીતે તમે તેને બદલી રહ્યા નથી તે પ્રતિ યુનિટ મૂલ્ય આવર્તન છે તેના મૂળ મૂલ્યનો મૂળ એકમ હર્ટ્ઝ છે તેથી આપણે જાણીએ છીએ કે 𝑇𝑝 એ ખરેખર છે પરંતુ આ કિસ્સામાં આપણે ખરેખર શોધી લીધું છે કે 𝐻𝑒𝑞5 સેકન્ડ છે તેથી જ Hને બદલે આપણે 𝑇𝑝 લખીએ છીએ તેથી 𝐻𝑒𝑞 5 𝐷 3160 𝑓0 50 અવેજી કરતા આપણે મેળવીશું તેથી તે 323 સેકન્ડ બની રહ્યું છે તેથી આ તમારો સમય અચળ 𝑇𝑝 છે અને તે પછી તમને અચળ H અને D સાથે સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ મેળવવાનું કહેવામાં આવે છે અને સીસ્ટમમાં સ્પીડ ગવર્નીંગ સિસ્ટમ નથી ખરેખર તે ડાયાગ્રામ મે અહીં બનાવ્યો છે તે તેને અહીં બનાવશે તેથી તે કોઈ સ્પીડ ગવર્નીંગ સીસ્ટમ નથી તેથી જ Δ𝑃𝑔0 છે આ Δ𝑃𝑔 છે લોડ ડિસ્ટર્બન આ માઈનસ છે આ પ્લસ છે પરંતુ તે શૂન્ય છે કોઈ સ્પીડ ગવર્નીંગ સીસ્ટમ નથી એનો અર્થ તે શૂન્ય છે ΔPg શૂન્ય છે અને આ ભાગ તમને ખબર છે કે 𝐾𝑝1 𝑆𝑇𝑝 છે આ ΔF છે ફક્ત આ ભાગને સંપૂર્ણ રીતે નહીં પૂછવામાં આવે કારણ કે ત્યાં સ્પીડ ગવર્નીંગ સીસ્ટમ નથી તેથી આ બાજુ બ્લોક આકૃતિ દોરવાની જરૂર નથી તમારે ફક્ત આને સમજવું પડશે તેથી 𝐾𝑝1𝐷 છે તેથી D બરાબર આપણને જે પણ મળે તે તેથી તે 3160 છે તેથી 𝐾𝑝 છે અને 𝑇𝑝 છે અને આ તમારું D છે તેથી D1𝐾𝑝 છે 𝐾𝑝 એ છે અને 𝑇𝑝 છે હવે લોડનો ફેરફાર ઘટી રહ્યો છે કે જે લોડનો ફેરફાર ઋણ છે કારણ કે તે સમસ્યામાં તે 1016 મેગાવોટ હતો હવે તે ઘટીને 16 મેગાવોટ થઈ ગયો છે તેથી તે લોડનો ફેરફાર ઋણ છે તેનો અર્થ એ કે Δ𝑃𝐿 એ −16 MW અને 1600 મેગાવોટ આધારનો ભાગાકાર છે તેથી તે −0 01 pu MW છે તેથી લોડ ઘટ્યો છે અને લોડમાં એક સ્ટેપનો ફેરફાર છે તેથી પ્રતિ યુનિટ 0 01 pu MW લોડમાં ઘટાડો કરવા માટે અને તે એક સ્ટેપ ફંક્શન છે તેથી લોડના ફેરફારનુ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ Δ𝑃𝐿𝑆 છે અને અહી હું માત્ર તમારી સમજણ માટે S મૂકી રહ્યો છુ જે −0 01𝑆 હશે કારણ કે સ્ટેપ ઇનપુટ માટે તમે જાણો છો કે જો લોડ ડિસ્ટર્બન્સ ΔPd અને જો તે સ્ટેપ ઇનપુટ છે તો તે ΔPd𝑆 હશે અને લોડમાં ઘટાડો થાય છે તેથી માઈનસની નિશાની છે 01𝑆 છે તેથી બ્લોક ડાયાગ્રામ પરથી ΔF છે કારણ કે ΔPg શૂન્ય છે કારણ કે અહીં સમસ્યામાં પણ મે માત્ર તમારી સમજણના હેતુ માટે કર્યું છે આ S છે તેથી જો તમે તેને અહીં મુકી દો તો છે તેથી આ તમે બે પદમાં બનાવ્યુ છે તેનો અર્થ એ કે તમે આ બધી બાબતોને જાણો છો આ વસ્તુ તમે હંમેશા તમારા કેલ્ક્યુલસ અને અન્ય વસ્તુથી જાણો છો કે જે છે તેથી તમારે A અને B મેળવવું પડશે આ એક ઓળખ છે તેથી આપણે લખી શકીએ તેથી આ બાજુ આપણે લખી શકીએ છીએ તેનો અર્થ 𝐴𝐴𝑇𝑝 𝐵1 છે તેથી આપણે સહ ગુણાંકની તુલના કરીશું તેથી આ બાજુ જો તમે તે અચળ સહ ગુણાંકની તુલના કરો તો 𝐴1 છે અને તેનો અર્થ એ કે તે શૂન્ય છે તેનો અર્થ એ કે તે 𝐴𝑇𝑃 𝐵 0 છે કારણ કે A1 છે તેથી 𝑇𝑝 𝐵 0 છે કારણ કે A1 છે અને તમે A1 અહી મુકો તેથી 𝐵−𝑇𝑝 છે તેનો અર્થ આ સૂત્ર છે તેથી આ રીતે તમારે તેને સેકન્ડ ઓર્ડર સીસ્ટમ બનાવવું પડશે અને જેનાથી તમે ખુબ જ પરિચિત છો તો આ આના જેવું છે તેનો અર્થ એ કે બનશે હવે ઉપરના સમીકરણના બીજા પદના અંશ અને છેદને 𝑇𝑝 દ્વારા વિભાજીત કરો પછી તમે ઇન્વર્સ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લો જો તમે ઇન્વર્સ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લો તો તે છે તેથી તે છે પરંતુ 𝐾𝑝1𝐷 છે આપણે તે મુલ્ય જાણીએ છીએ અને તે મુલ્ય 1603 છે અને 𝑇𝑝323 છે તેથી તે છે આનો અર્થ એ છે કે આ સમીકરણ પરથી તમે શું અનુમાન લગાવી શકો છો આ સમીકરણથી તમે અનુમાન લગાવી શકો છો કે સ્ટેડી સ્ટેટ મૂલ્યો માટે સ્ટેડી સ્ટેટ મૂલ્ય 𝐾𝑝 જવાબદાર છે અને આ કિસ્સામાં તે સ્પીડ ગવર્નીંગ મીકેનીઝમ છે તેથી R આવતો નથી કારણ કે Δ𝑃 શૂન્ય હતું પરંતુ 𝐾𝑝 ત્યાં હતો પરંતુ ટ્રાન્ઝીએન્ટ માટે જ્યારે ટ્રાન્ઝીએન્ટ રિસ્પોન્સtransient responseક્ષણિક પ્રતિભાવ લેવામાં આવે ત્યારે 𝐾𝑝માં આ અસર હોય છે પરંતુ સ્ટેડી સ્ટેટ 𝑇𝑝માં કોઈ અસર નથી પરંતુ માત્ર એક સ્ટેડી સ્ટેટમાં 𝐾𝑝માં આ અસર છે પરંતુ ટ્રાન્ઝીએન્ટ તરીકે જ્યારે t અનંત તરફ જાય છે તેનો અર્થ છે કે આ પદ ખરેખર અદૃશ્ય થઈ જશે તે શૂન્ય બની જશે તેથી તે કિસ્સામાં તેના સ્ટેડી સ્ટેટ મૂલ્યની ફક્ત 𝐾𝑝 પર અસર પડે છે પરંતુ સ્ટેડી સ્ટેટ પર બધા સમય અચળ પર તેમની અસર થતી નથી ફક્ત ટ્રાન્ઝીએન્ટ દરમિયાન આ અસર છે તેથી આપણે 𝐾𝑝 અને 𝑇𝑝 મુકીએ છીએ અને સરળીકરણ પછી આપણને મળશે આ તમારા આવર્તનનો રિસ્પોન્સ આ રીતે છે હવે સ્ટેડી સ્ટેટમાં આ સમય રિસ્પોન્સથી t અનંત તરફ જાય છે તેથી t અનંત તરફ જાય છે એટલે ઘાતાંકીય પદ શૂન્ય છે તેથી આ તે છે કારણ કે તે ધન છે કારણ કે લોડમાં 16 મેગાવોટનો ઘટાડો થયો છે અને લોડમાં ઘટાડાના કારણે આવર્તન વિચલન સ્ટેડી સ્ટેટ એરર ધન રહેશે તેથી 0 533 HZ એનો અર્થ એ કે ઓપરેટિંગ સિસ્ટમનુ આવર્તન f 𝑓0 Δ𝐹𝑆𝑆 હશે 533 હર્ટ્ઝ છે અને જો તમે આ ગ્રાફ રચો તો આ એક ઘાતાંકીય ગ્રાફ છે જો તમે આ રચો તો તે આની જેમ અહીંથી આગળ વધશે અને તે સ્ટેડી સ્ટેટ મુલ્ય 0 533 હર્ટ્ઝ તરફ જશે તેથી તમે t૦થી શરૂ કરશો જો તમે t0 મુકો તો t0 પર Δ𝐹 શૂન્ય છે તેથી તે અહીંથી શરૂ થાય છે અને ઘાતાંકીય રીતે વધે છે અને છેવટે સ્ટેડી સ્ટેટ સુધી પહોચે છે અને આ સ્ટેડી સ્ટેટ મુલ્ય છે જે ત્યાં છે અને આ 0 533 હર્ટ્ઝ છે આ તે ઉદાહરણનો આવર્તન રિસ્પોન્સ છે તેથી હું આશા રાખું છું કે જ્યારે આપણે આ વિડિઓમાંથી પસાર થઈશું ત્યારે મને આશા છે કે તમે આને સમજશો તેથી વસ્તુઓ સરળ છે હવે ફક્ત અહીં એક નિયંત્રક સાથે જુઓ જો ત્યાં નિયંત્રક હોય તો આપણે t અનંત તરફ જાય છે તેમ મૂકી શકતા નથી અથવા S બરાબર આપણે તે કરી શકતા નથી અહીં આપણે બધા ઇન્ટિગ્રલ કંટ્રોલર લીધા છે પ્રપોર્સનલ ઇન્ટિગ્રલ ધ્યાનમાં લઇ શકાય છે પછી પ્રપોર્સનલ ડેરીવેટીવ ધ્યાનમાં લઈ શકાય છે નિયંત્રકોના તમામ સેટનો પ્રયાસ કરી શકાય છે પરંતુ વર્ગખંડની એકસરસાઈઝ માટે આપણે હમણાં જ −𝐾𝐼𝑆 લીધું છે 𝐾𝐼 એ ઇન્ટિગ્રલ ગેઇન સેટિંગ છે અને આ આપણે લીધું છે તેથી આપણે ફક્ત ઇન્ટિગ્રલ કંટ્રોલર લીધા છે તેથી આ કિસ્સામાં જો તમે આ સિસ્ટમ માટે લો જો તમે ઉદાહરણ તરીકે લેશો તો આપણે −𝐾𝐼𝑆 લીધું છે અને આ કિસ્સામાં 𝐾𝐼 ધન હશે જો તમે માત્ર 𝐾𝐼𝑆 લેતા હોવ તો 𝐾𝐼 ઋણ હોવું જોઈએ પરંતુ મેં −𝐾𝐼 લીધું છે નહીં તો તે સિસ્ટમ અસ્થિર બની જશે તેથી −𝐾𝐼𝑆 એટલે કે 𝐾𝐼 તમે ધન લેશો હવે આ સિસ્ટમ માટે ત્યાં નિયંત્રક છે તેથી આપણે અહીં કોઈ સ્ટેડી સ્ટેટ બ્લોક ડાયાગ્રામ મેળવી શકતા નથી એના કારણે આપણે S0 મૂકી શકીએ પરંતુ અહીં તમે તે કરી શકતા નથી તેથી આપણે નિયંત્રક સાથે અંતિમ મૂલ્ય પ્રમેય માટે જઈશું તેથી તે ઇન્ટિગ્રલ કંટ્રોલર સાથે આઈસોલેટેડ પાવર સિસ્ટમ છે અને આ સ્ટેડી સ્ટેટ મૂલ્ય જોશુ જ્યારે તમે ઇન્ટિગ્રલ કંટ્રોલર મૂકશો ત્યારે તમને સ્ટેડી સ્ટેટ મૂલ્ય Δ𝐹𝑆𝑆 શૂન્ય થશે આપણો ડેલ્ટા અને તે સમયે આ નિયંત્રક સાથે ΔPg𝑆 એ ચોક્કસ ΔPL હશે અને તે સમયે આવર્તન એરર ન હોય ત્યારે ΔF શૂન્ય હોય છે તેથી Dપદ ત્યાં હતુ પરંતુ તે કિસ્સામાં આવર્તનમાં સ્ટેડી સ્ટેટ એરરને કારણે તફાવત આવી રહ્યો હતો પરંતુ આ કિસ્સામાં ΔFSS શૂન્ય હશે તેથી Dશૂન્ય છે તેથી તે પદ ત્યાં હશે નહીં અને આ નિયંત્રક ક્રિયાને કારણે ΔPg એ ΔPL બનશે હવે અંતિમ મૂલ્ય પ્રમેય કેવી રીતે કરવો તે જુઓ તેથી આ કિસ્સામાં પહેલા તમે લખો કે સમીકરણ ΔF 𝐾𝑃1 𝑆𝑇𝑝 છે આ જાણીતું છે પછી આ ખરેખર જાણીતું છે અને પછી તમે જે ΔPgના બરાબર લખ્યું છે તે મેં એક અથવા બે સ્ટેપ આગળ લખેલું છે પરંતુ હું તમને કહું છું કે તેને કેવી રીતે સાચું કરવું હું અહીં થોડું ધીમેથી લખું છું જેમ કે આ આકૃતિ પરની આ વસ્તુઓ તરફ ધ્યાન આપો ચાલો આ ડાયાગ્રામ જોઈએ આ ΔF છે એનો અર્થ અહી પણ ΔF છે અને અહી પણ આપણે ΔF લખ્યું છે તેનો અર્થ એ કે ΔPg છે તેથી ΔF સામાન્ય છે તેથી તેનો અર્થ એ કે ΔPg નીચે મુજબ છે તેથી આ બધા પદ ΔPgના બરાબર આવે છે તેથી જ આપણે અહીં લખીએ છીએ

હવે ΔPgને તમે અહી મુકો છો જો તમે તેમ કરશો તો આપણને નીચે મુજબ મળશે

જો તમે આને સરળ બનાવો તો તે નીચે મુજબ બનશે ΔF પદને તમે ડાબી બાજુ લાવો છો અને ΔFને સામાન્ય લો છો તો આપણને નીચે મુજબ મળશે જો તમે આવું કરો અને થોડુ સરળ કરો તો તે નીચે મુજબ છે

આગળ હવે પછી સ્ટેપ લોડનો ફેરફાર Δ𝑃𝐿 છે જો ત્યાં કોઈ સ્ટેપ લોડનો ફેરફાર હોય તો આપણે અંતિમ મૂલ્ય પ્રમેય લાગુ કરવા માંગીએ છીએ તેથી ΔPL એ ΔPd𝑆 હશે આ ડેલ્ટા સ્ટેપ લોડના ફેરફારમાં મે કહ્યું છે કે તેમાં વધારા અથવા ઘટાડાનો કોઈ પ્રશ્ન નથી વધારા અનુસાર તે પ્લસ થશે અને ઘટાડા અનુસાર તે માઈનસ થશે તેથી સામાન્ય રીતે ΔPL એ સ્ટેપ લોડ ડિસ્ટર્બન્સ માટે ΔPd𝑆 થશે તેથી Δ𝑃𝐿ને આગળ તારવેલા સમીકરણમાં મુકતા નીચે મુજબ મળશે

તેથી તમને આ સમીકરણ મળશે તેનો અર્થ એ કે જો તમે આને સરળ બનાવશો તો આપણે મેળવીશું તેથી છે તેથી આવર્તનની સ્ટેડી સ્ટેટ એરર શૂન્ય થશે તેથી આભાર માનું છું અને મને લાગે છે કે તમે આ કરવા માટેની થોડી રીત સમજી લીધી છે અને બંને બાજુ ગુણાકાર કરો તેથી તે કંટ્રોલ સિસ્ટમની સ્ટેડી સ્ટેટ એરર છે કે જેનો તમે બધાએ અભ્યાસ કર્યો છે આપણે ફરી મળીશું